આમ અમે તે તમારી હોમોજેનીટી પ્રોપર્ટી પર આવીશું આમ મૂળભૂત રીતે તે જરૂરી છે કે જો ઉત્તેજીત કહેવાતા ઇનપુટને અચળ દ્વારા ગુણાકાર કરવામાં આવે છે તો તે આઉટપુટ જેને રીશ્પોન્શ કહે છે તે સમાન અચળ દ્વારા ગુણાકાર થાય છે તે છે 0 અવરોધના Ω ના કાયદા માટે ઇનપુટ કરંટ થી વોલ્ટેજ vમાં છે આમ v R જો કરંટ વધ્યો છે અથવા જો કૌંસ નીચે લખેલું છે અથવા અચળ k થી ઘટે છે તો પછી વોલ્ટેજ વધે છે અથવા અનુરૂપ કે જે k R kv છે આમ આ સમીકરણ 2 છે તે પ્રકરણ 4 2 છે પરંતુ 2 3 આના જેવું છે છે અને એડીટીવ પ્રોપર્ટી છે તે જરૂરી છે કે ઇનપુટની રકમનો રીશ્પોન્સ એ અલગથી લાગુ પડેલા દરેક ઇનપુટ પરના જવાબોનો સરવાળો છે ધારો કે ઇનપુટ પાસે r ઇનપુટ છે ત્યાં એક કરતા વધારે ઇનપુટ પર છે અને પછી આ બધા ઇનપુટ ઉમેરીને આઉટપુટને રીશ્પોન્સ મળી રહ્યો છે હવે જો ઇનપુટ પરના એક સમયે ધ્યાનમાં લો અને આઉટપુટ જવાબો મળી રહ્યાં છે અને તેનો સરવાળો કરવામાં આવે તો તે ઇનપુટ્સ સાથે મળીને ઇનપુટ પર મૂકીએ છીએ અને આઉટપુટ રિસ્પોન્સ મેળવીએ છીએ આમ એડીટીવ પ્રોપર્ટી એ છે કે દરેક ઇનપુટ્સના જવાબોના સરવાળે અલગથી લાગુ પડેલા ઇનપુટ્સનો રીશ્પોન્સ છે ધારો કે ઇનપુટ ઘણાં બધાં છે જેને ઘણા ઇનપુટ્સ કહે છે આમ એક સમય ધ્યાનમાં લો અને આઉટપુટ રીશ્પોન્સ મળી રહ્યો છે અને આને ઉમેરો હવે ફરીથી ઇનપુટ પર બધા ઇનપુટ્સ ત્યાં છે આઉટપુટ રિસ્પોન્સ મળે છે આ 2 સમાન હોવું જ જોઈએ એટલે કે આને ખરેખર એડિટિવિટી પ્રોપર્ટી કહે છે આમ અવરોધના વોલ્ટેજ કરંટ સંબંધોનો ઉપયોગ કરીને જો v1 i1 R અને v2 i2 R i1 i2 લાગુ કરીને તે v i1 i2 R આપે છે જે i1 r i2 R છે પછી v r v1 v2 આ એક એડીટીવ પ્રોપર્ટી છે આમ આ સ્થિતિ એ છે કે અહીં સંતોષકારક છે આમ આમ આપણે એમ કરી શકીએ કે અવરોધ એક લીનીયર તત્વ છે કારણ કે જો વોલ્ટેજ કરંટ સંબંધ હોમોજેનીટી અને એડીટીવ પ્રોપર્ટી બંનેને સંતોષે છે પછી ફક્ત તે તત્વ લીનીયર હોઈ શકે છે જેમાં તેને હોમોજેનીટી અને એડીટીવ પ્રોપર્ટી બંનેને સંતોષવા માટે છે આમ પછી તે કરી શકે છે કે તે એક લીનીયર તત્વ છે સામાન્ય રીતે સર્કિટ એ લીનીયર હોય છે જો તે હોમોજીનીયસ અને એડીટીવ બંને હોય આમ લીનીયર સર્કિટમાં ફક્ત લીનીયર તત્વો હોય છે આમ લીનીયર ડીપેન્ડેન્ટ સ્રોત અને ઈનડીપેન્ડેન્ટ સ્રોત છે આમ જો તેને આને લીધે રેખાંકિત કરો તો લીનીયર સર્કિટ્સમાં ફક્ત એક લીનીયર તત્વો લીનીયર ડીપેન્ડેન્ટ સ્રોત અને ઈનડીપેન્ડેન્ટ સ્રોત હોય છે બીજા શબ્દોમાં કહીએ તો આ બધા લીનીયર સર્કિટને રેખાંકિત કરે છે એક આઉટપુટ તેના ઇનપુટ સાથે પ્રમાણસર હોય છે પછી સર્કિટને લીનીયર સર્કિટ કહેવામાં આવે છે પરંતુ નોંધ લો કે પાવર p વર્ગ R v વર્ગ ભાગ્યા R પર તે છે તે નોન લીનીયર છે આમ પાવર વોલ્ટેજ નોન લીનીયર છે આમ આ પુસ્તકમાં ક્યાંક લખ્યું છે પુસ્તકમાં લખ્યું નથી ખરેખર તે પ્રકરણ હશે તે પ્રકરણ હશે પુસ્તક ખરેખર ક્યારેય પૂરું નહીં થાય તે પ્રકરણમાં હશે આમ આ પ્રકરણમાં ફક્ત લીનીયર સર્કિટ કેન્દ્રિત કરો અને આ પ્રકરણમાં આવરાયેલ પ્રમેયો નોન લીનીયર સર્કિટને લાગુ નથી આમ તે આમ આ કિસ્સામાં r પાવરને લાગુ પડતું નથી આમ અમે લીનીયર સર્કિટ જોઈએ છીએ આમ પરીક્ષાના સમજાવવાના હેતુ માટે લીનીયર ના સિદ્ધાંતને આ આકૃતિ 1 ગણવામાં આવે છે આમ એક વોલ્ટેજ સ્રોત છે એક વોલ્ટેજ સ્રોત છે અને અહીં ડાબી બાજુ એક અવરોધ અને લોડ અવરોધ છે ત્યાં r છે અને કરંટ તેમાંથી વહી રહ્યો છે અને r વચ્ચે કોઈ ઈનડીપેન્ડેન્ટ લીનીયર સર્કિટ માં આ ભાગને લીનીયર સર્કિટ કહે છે પરંતુ ઈનડીપેન્ડેન્ટ સ્રોતો વિના આ વોલ્ટેજ છે અને આ તે છે જેને આ કહે છે તે એક લોડ અવરોધ r છે જે તેમાંથી કરંટ વહે છે હવે સવાલ એ છે કે જો v 5 વોલ્ટ તે સમયે 1 એમ્પીયર જો તેને v 10 વોલ્ટ બનાવે છે તો પછી 2 એમ્પીયર હોવું જોઈએ કારણ કે v ને 2 સાથે ગુણાકાર કર્યો છે જો 2 દ્વારા ગુણાકાર કરવો પડશે જો તે જો તે સર્કિટ એ લીનીયર હોય છે આમ તે પ્રોપર્ટી તે છે જે સંતુષ્ટ છે આમ આ કિસ્સામાં લીનીયર સર્કિટ વોલ્ટેજ સ્ત્રોત V દ્વારા ઉત્સાહિત છે અહીં વોલ્ટેજ સ્ત્રોત v માં જણાવ્યું છે જે ઇનપુટ તરીકે કામ કરે છે અને સર્કિટ માં લોડ અવરોધ r દ્વારા સમાપ્ત થાય છે તો તેને કહ્યું કે ઉદાહરણ તરીકે ધારો કે અહીં જે કહ્યું તે જ લીધું છે જો માની લો કે v એ 100 વોલ્ટ છે તો તે સમયે કરંટ 20 એમ્પીયર છે પરંતુ જો આપણે v 10 વોલ્ટ કરીએ તો કરંટ 2 એમ્પીયર હશે કારણ કે ગુણાકાર k 0 1 છે આમ તે એ છે કે લીનીયર તેને પછી કહે છે કે તે મુજબ લીનીયર નો સિધ્ધાંત છે તે સ્થિતિને સંતોષવાની રહેશે આમ હવે આકૃતિ 2 માં બતાવેલ સર્કિટનો v 3 વોલ્ટ અને v 6 વોલ્ટ જ્યારે i0 નક્કી કરે છે આમ આ કિસ્સામાં એક ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત vx છે જો કે આ બધા સમીકરણો KVL KCL હવે આપણે જે અભ્યાસ કર્યા છે આમ આ કિસ્સામાં આ વોલ્ટેજ vx છે અને એક ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત ત્યાં vx છે આમ આ ખરેખર vx ખરેખર 2 r i1 આ 2 r i1 છે આમ આ કિસ્સામાં શું કરી શકે છે તે લાગુ કરી શકે છે તે r લાગુ પડે છે અને જો જુઓ કે r ની વચ્ચે 2 મેશ છે જે આપણે કહીએ છીએ એક વોલ્ટેજ સ્ત્રોત છે ત્યાં એક કરંટ સ્રોત નથી આમ અમે KVL લાગુ કરીએ છીએ અને તે મુજબ આને હલ કરીએ અને સાબિત કરીએ કે તે સર્કિટ લીનીયર છે કે નહીં આમ આ કિસ્સામાં આપણે KVL લાગુ કરીએ છીએ આ સર્કિટ કૃપા કરીને આ મેશ 1 અને મેશ 2 અમે KVL લાગુ કરીએ છીએ તેને ફરીથી અને ફરીથી ન કહેતા તે સમજી શકાય છે અને આ કરંટ i0 છે આ કરંટ અહીં છે તે ચિહ્નિત થયેલ છે કે આ કરંટ r i0 છે અહીં કરંટ i0 છે આમ KVL જો આ લાગુ પડે તો બે મેશ મળશે જે 2 i1 4 l 2 v a 0 અને પછી 4 i1 16 i2 v vx 0 મળશે પરંતુ જો vx 2 i1 જોવામાં આવે તો તે આ વોલ્ટેજ v છે અને તે એકવાર i0 શોધવા માટે આપવામાં આવે છે જ્યારે v 3 વોલ્ટ અને v 6 વોલ્ટ આમ જ્યારે v 3 વોલ્ટ સર્કિટને હલ કરશે ત્યારે આ મેળવ્યા પછી i0 3 બાય 28 એમ્પીયર મળશે જ્યારે v 6 વોલ્ટ હોય ત્યારે i0 6 ભાગ્યા 28 એમ્પીયર કહે છે તેનો અર્થ એ કે જ્યારે તે 3 વોલ્ટ ભાગ્યા 28 થાય છે જ્યારે તે 6 વોલ્ટનું વોલ્ટેજ થી બમણું થાય છે કરંટ પણ બમણું 6 ભાગ્યા 28 એમ્પીયર છે આમ આ સ્પષ્ટપણે બતાવે છે કે જ્યારે સ્રોત વોલ્ટેજ બમણી થાય છે ત્યારે i0 પણ બમણી થાય છે આમ સર્કિટમાં લીનીયર સર્કિટ છે આમ તે જ રીતે બીજું લે છે જે v0 ને નક્કી કરે છે જ્યારે 5 એમ્પીયર અને 10 એમ્પીયર સર્કિટ છે તો r જેને આ કહે છે તે કરંટ સ્રોત છે કરંટ સ્રોત આપવામાં આવે છે તે શોધવા માટે r શું કરે છે v0 આ વોલ્ટેજ v0 છે આમ v0 ખરેખર 4 r i2 આ v0 છે અને આ કિસ્સામાં v0 શોધવા પડશે જ્યારે 5 એમ્પીયર છે આમ આ બીજો એક કેસ છે જ્યારે 10 એમ્પીયર અને જો 5 એમ્પીયરથી 10 એમ્પીયર એટલે કે કરંટ બમણો થશે સ્વાભાવિક રીતે v0 પણ તેને હલ કરે છે તો તેને બમણું કરવું પડશે આમ તે મુજબ કૃપા કરીને તેને હલ કરો તો આ કરંટ છે આ દિશા એ આ 5 એમ્પીયર છે કે આ i1 દિશા છે આમ મૂળભૂત રીતે i1 અથવા i1 આમ જો લાગુ પડે તો પછી R માં KVL લાગુ કરો જેથી મેશ 2 માં KVL લાગુ કરો આમ i1 કહ્યું અને 12 i2 2 i1 0 થશે આમ બધા અહીં ફરીથી લખતા નથી તે મેશ 2 માં KVL લાગુ કરવાનું સમજી શકાય તેવું છે આમ i2 i1 by 6 આમ v0 4 i2 આમ 5 એમ્પીયર આમ તેનો અર્થ i1 5 એમ્પીયર કહ્યું i1 આમ i2 i1 by 6 અહીં તે આપવામાં આવ્યું છે આમ અહીં તે આપવામાં આવ્યું છે કે i2 r 5 by 6 એમ્પીયર અને v0 એ પણ r 4 બાય 2 થશે માફ કરશો 4 i2 અને v0 i2 20 by 6 વોલ્ટ હવે જ્યારે 10 એમ્પીયર આમ i1 પણ 10 એમ્પીયર થશે આમ i2 i1 ભાગ્યા 6 અથવા 10 બાય 6 એમ્પીયર છે આમ v0 પછી 4 i1 આમ તે 40 બાય 60 વોલ્ટ છે આમ તે 20 બાય 60 વોલ્ટ જ્યારે કરંટ 5 એમ્પીયર 5 એમ્પીયર થશે જ્યારે 10 બનાવવામાં આવતાં તે બમણું થાય છે આમ વોલ્ટેજ પણ બમણું થશે આમ તે કહી શકે છે કે સર્કિટ એક લીનીયર છે આમ હવે સુપરપોઝિશન સિદ્ધાંત છે આમ આ કંઈક આ છે આમ જો કોઈ સર્કિટ પાસે 2 અથવા વધુ ઈનડીપેન્ડેન્ટ સ્રોત હોય તો તે દરેક ઈનડીપેન્ડેન્ટ સ્રોતનું યોગદાન ચલમાં નક્કી કરી શકે છે અને પછી તેને ઉમેરી શકે છે માની લો કે આપણી પાસે 2 કે આમ વધુ ઈનડીપેન્ડેન્ટ સ્રોત છે તો પછી એક સમયે ધ્યાનમાં લો કે અન્ય સ્રોતોને બંધ કરવા જોઈએ અને તેને ઉમેરવા જોઈએ પછી આ અભિગમને સુપરપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે આમ સુપરપોઝિશન નો વિચાર લીનીયર પ્રોપર્ટી પર આધારિત છે આમ તે પછી તેને રેખાંકિત કરવામાં આવ્યું છે સુપરપોઝિશન સિદ્ધાંત જણાવે છે કે તત્ત્વ દ્વારા કરંટ અથવા કરંટ માં વોલ્ટેજ અથવા કોઈ તત્વમાં વોલ્ટેજ આમ કૌંસમાં કરંટ દ્વારા અથવા કરંટ માં વોલ્ટેજ લખો દરેક ઈનડીપેન્ડેન્ટ સ્રોત એકલા કામ કરવાને લીધે લીનીયર સર્કિટમાં તત્વ એ કરંટ ના દ્વારા કરંટ ના બીજગણિત રકમ અથવા તે તત્વમાં વોલ્ટેજ નો સરવાળો છે મતલબ કે જ્યારે પણ સુપરપોઝિશન લાગુ કરો ત્યારે એક સમયે માત્ર એક સ્ત્રોતને ધ્યાનમાં લો ઈનડીપેન્ડેન્ટ સ્રોત ફક્ત ઈનડીપેન્ડેન્ટ સ્રોત જો તેઓ સ્રોત આધારિત હોય તો સર્કિટમાં અકબંધ રહેશે તેમને બંધ કરી શકશે નહીં આમ પછીથી આપણે જોઈશું અને તે તેનો અર્થ એ કે જો એક સમયે કોઈને ધ્યાનમાં લઈએ તો પછી તત્વ દ્વારા કરંટ અથવા તત્વના વોલ્ટેજ દ્વારા ઈનડીપેન્ડેન્ટ રીતે તેને બનાવવું અને પછી તેને જે કાંઈ મળશે તે ઉમેરી દે સર્કિટને સર્વિસ આપીને તે જ વસ્તુ પ્રાપ્ત થશે જે સુપરપોઝિશન છે માત્ર વસ્તુ એ છે કે સુપરપોઝિશન કેસ જ્યાં આ અભિગમ સારો છે પરંતુ તે ગણતરી કરશે તે વધુ સમય લેશે આમ તેનો અર્થ છે r સુપરપોઝિશન લાગુ કરવા માટે 2 વસ્તુઓ ધ્યાનમાં રાખવી જ જોઇએ એક વસ્તુ એ એક ઈનડીપેન્ડેન્ટ સ્રોત છે કે જે એક સમયે એક ઈનડીપેન્ડેન્ટ સ્ત્રોત ધ્યાનમાં લે છે અને એક સમયે ફક્ત એક જ ઈનડીપેન્ડેન્ટ સ્રોત ધ્યાનમાં લેવાય છે અને અન્ય તમામ ઈનડીપેન્ડેન્ટ સ્રોતો બંધ છે આનો અર્થ એ છે કે આપણે દરેક વોલ્ટેજ સ્રોતને 0 વોલ્ટથી બદલીએ છીએ તેનો અર્થ એ કે r શોર્ટ સર્કિટ કે વોલ્ટેજ સ્ત્રોત શોર્ટ સર્કિટ હોવો જોઈએ અને દરેક કરંટ સ્રોત 0 એમ્પીયર એટલે કે તે એક ઓપન સર્કિટ છે આપણે લેનારા ઉદાહરણમાં પછીથી જોશું કે આપણે લઈશું તેવા કેટલાક દાખલાઓ કે આપણે સરળ અને વધુ વ્યવસ્થાપિત સર્કિટ મેળવી કે જો તે વોલ્ટેજ સ્રોત શોર્ટ સર્કિટ છે એક સમય ધ્યાનમાં લો અને જો તે કરંટ સ્રોત છે તો તેને તેને ઓપન કરો કારણ કે એક સમયે ફક્ત એક જ સ્રોત ધ્યાનમાં લેવો જોઈએ ડીપેન્ડેન્ટ સ્ત્રોતો અને ડીપેન્ડેન્ટ સ્રોતો ચલો દ્વારા નિયંત્રિત થાય છે અને આમ તે ડીપેન્ડેન્ટ સ્ત્રોતો છે પરંતુ જો ડીપેન્ડેન્ટ સ્રોત હોય તો ફક્ત તેને બંધ કરી શકતા નથી કારણ કે તેમના મૂલ્યો કોલ કરંટ અથવા વોલ્ટેજ પર આધારિત છે આમ કે તેઓ પછીથી કેવી રીતે જોશે તે કંઇક આપશે આમ સર્કિટ વિશ્લેષણ સુપરપોઝિશન સામેલ થઈ શકે છે અને આ એક મોટો ગેરલાભ છે લીનીયર માં સુપરપોઝીશન શ્રેષ્ઠ છે અને આ કારણોસર તે સ્રોતને કારણે પાવર પર થતી અસરને લાગુ પડતું નથી કારણ કે અવરોધ દ્વારા અવલોકિત પાવર વોલ્ટેજ ના વર્ગ અથવા કરંટ ના વર્ગ પર આધારિત છે આમ તે પાવર માટે લાગુ નથી પરંતુ વોલ્ટેજ અને કરંટ માટે તે લાગુ છે આમ સુપરપોઝિશન પ્રમેયનો ઉપયોગ કરીને v નિર્ધારિત કરો આ વસ્તુઓ સર્કિટની આકૃતિમાં બતાવેલ છે શું છે તે શોધવા માટે સામાન્ય રીતે r વોલ્ટેજ v v 2 કે જે સામાન્ય રીતે છે તે શોધવું પડશે કારણ કે આ કરંટ છે સુપરપોઝિશન પ્રમેયનો ઉપયોગ કરીને વહેતો હોય છે એક વોલ્ટેજ સ્રોત બનાવવો પડે છે ઈનડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્ત્રોત ત્યાં 12 વોલ્ટ છે અને એક ઈનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે ત્યાં તે 6 એમ્પીયર છે આમ હવે તે કેવી રીતે કરશે પ્રથમ વસ્તુ સુપરપોઝિશન પ્રમેયનો ઉપયોગ કરીને તે શું કરશે તે એકવાર ફક્ત એક જ સ્રોત લેશે તે કેવી રીતે બનાવી શકે છે તે જોશે આમ આ કિસ્સામાં જ્યારે કરંટ સ્ત્રોત બંધ છે કે જે 6 એમ્પિયર સ્રોત બંધ છે તો આ સર્કિટ છે આ તે સર્કિટ છે જ્યારે 6 એમ્પીયર તે સમયે કરંટ i1 છે કરંટ આ i1 દ્વારા આપણે લઈ લીધેલ કરંટ વહી રહ્યું છે અને જ્યારે કરંટ સ્રોત છે તો વોલ્ટેજ સ્ત્રોત આ 12 વોલ્ટ વોલ્ટેજ સ્રોત અને આ કરંટ સ્રોત છે હવે અને 12 વોલ્ટ વોલ્ટેજ સ્રોત એક સમયે શોર્ટ સર્કિટ છે જો તે કરંટ સ્રોત છે તો તેને ખોલવા માટે છે જો તે વોલ્ટેજ સ્રોત છે તો તેને શોર્ટ કરવો પડશે તે સમયે કરંટ લેવામાં આવે છે આ શાખા માટે i3 છે તે લેવામાં આવે છે તેનો અર્થ એ કે સર્કિટમાં અગાઉના કરંટ માં ખરેખર r i1 r i3 કારણ કે આ તે છે જેને આ કહે છે વોલ્ટેજ v આ વોલ્ટેજ v1 કારણ કે સુપરપોઝિશન પછી વોલ્ટેજ v2 છે આમ પહેલા મને અહીં સર્કિટ પર જવા દો આ કરંટ i છે આમ સુપરપોઝિશન પ્રમેયને કારણે આ 2 જુદા જુદા સર્કિટ પ્રાપ્ત કર્યા પછી હવે આ સ્થિતિમાં 2 Ω અવરોધ માટે જ્યારે કરંટ સ્રોત ઓપન હોય ત્યારે તે કરંટ i1 છે અને જ્યારે r વોલ્ટેજ સ્રોત શોર્ટ છે પરંતુ કરંટ સ્રોત ત્યાં i3 છે આમ મૂળભૂત રીતે r i1 i3 અને v1 r 2 i1 અને v2 2 i3 અને v v1 v2 કારણ કે અહીં તે છે કારણ કે આપણે એક સમયે એક સ્રોત લઈ રહ્યા છીએ તે અહીં v1 છે તે અહીં v2 છે મૂળભૂત રીતે તે v1 v2 બનશે આમ આ ખસેડતા પહેલા આમ આ કિસ્સામાં i1 કરંટ શું છે તે શોધવાનું ખૂબ જ સરળ છે આમ જો અહીં KVL લાગુ કરો તો તે 4 2 હશે તે અહીં એક સરળ સર્કિટ નથી આમ મૂળભૂત રીતે 6 i1 12 આમ i1 2 એમ્પીયર અથવા આ એક તેનો અર્થ છે કે v1 v1 2 i1 આમ i1 2 એમ્પીયર આમ તેનો અર્થ છે v1 2 2 4 વોલ્ટ આ r v1 છે તેવી જ રીતે ચાલો આપણે તેને સમજીએ એ જ રીતે જો આ સર્કિટને હલ કરીએ તો તે મૂળભૂત રીતે આપણે શરૂઆતમાં જ અભ્યાસ કર્યો છે કરંટ ડીવીઝનની પદ્ધતિ જાણીએ છીએ આમ આ મૂળભૂત રીતે સમાંતર સર્કિટ છે આ 4 Ω અને આ 2 Ω ત્યાં સમાંતર છે અને 6 એમ્પીયર કરંટ અહીં દાખલ થઈ રહ્યું છે આ 4 Ω અને 2 Ω સમાંતર છે તો પછી શું થશે જો કરંટ ડીવીઝન પદ્ધતિ i3 અહી હશે i3 લખી શકો છો આમ આના દ્વારા જ i3 શોધવું પડશે તો આ વલણ 4 છે આમ 4 by 4 2 છે અને આ 4 છે 2 r 6 આમ તે 4 એમ્પીયર છે આમ કરંટ ડિવિઝન પદ્ધતિથી i3 4 એમ્પીયર માર્ગ શોધી શકે છે અને જો r i3 4 એમ્પીયર છે તો v2 r 2 i3 કે 2 4 છે જે r 8 વોલ્ટ છે તો અહીં આપણને v1 4 વોલ્ટ મળ્યો અને અહીં આપણને v2 8 વોલ્ટ મળ્યો પછી v શું છે v હશે v1 1 v2 કે 4 8 એટલે કે 12 વોલ્ટ છે આમ તે આ છે સુપરપોઝિશન પ્રમેય મુજબ આ છે પરંતુ તેને હલ કરીને ચકાસવું પડશે પરંતુ આ સર્કિટને હલ કરીને ચકાસવું પડશે એકંદરે આ સર્કિટને હલ કરો અને તે r ને જાણો કે આ v 12 વોલ્ટ છે કે નહીં પણ તે પણ ઉકેલાય છે આમ આ બધી બાબતો હવે છે તપાસ માટે આ r i1 i3 6 એમ્પીયર અને v 12 વોલ્ટ હલ કરો આમ પરિણામ તપાસી આ વસ્તુને શું કહે છે તે સહેલાઇથી શોધી શકાય છે સર્કિટને હલ કરો અને જુઓ કે અહીં 6 એમ્પીયર મળશે કારણ કે જ્યારે અહીં ઉકેલો ત્યારે અહીં જુઓ આપણે i1 r 2 એમ્પીયર મેળવ્યું છે અને અહીં નિરાકરણ કરતી વખતે અહીં અમને આ સર્કિટ મળી અમને i3 4 એમ્પીયર મળ્યું આમ સુપરપોઝિશન પ્રમેય તે ખરેખર i1 i3 2 4 6 એમ્પીયર અને જો તે 6 એમ્પીયર છે તો પછી અવરોધ 2 Ω હતો આમ 2 6 12 વોલ્ટ આમ તે અને આનો અર્થ એ કે આ સર્કિટ હલ શોધવા માટે 6 એમ્પીયર અને v 6 12 વોલ્ટ મળશે આમ આ બધી બાબતો અમે તે કરી છે તેનો અર્થ એ કે અહીં શું કરે છે તેને v 12 વોલ્ટ આપવામાં આવે છે આમ સમસ્યાનું સમાધાન ઉદ્ભવ્યું સુપરપોઝિશન પ્રમેય અને જો સર્કિટને હલ કરો તો સંપૂર્ણ મળશે હવે હવે પછીનો એક સુપરપોઝિશન પ્રમેયનો ઉપયોગ કરી રહ્યો છે જે આકૃતિ 4 માં સર્કિટમાં ix નક્કી કરે છે આમ આ કિસ્સામાં સુપરપોઝિશન પ્રમેયનો ઉપયોગ કરીને ix શું છે તે શોધવું પડશે તેનો અર્થ એ કે આ ix ને શોધવા પડશે અને એક ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત ત્યાં 5 ix છે અને કહ્યું હતું કે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્ત્રોત તે સર્કિટમાં અકબંધ હોવું જોઈએ નહીં તેને દૂર કરી શકશે નહીં તેને બંધ કરી શકશે નહીં પરંતુ એક ઈનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત ત્યાં 4 એમ્પીયર છે અને એક ઈનડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત ત્યાં 20 વોલ્ટ છે અન્ય તમામ અવરોધ મૂલ્યો આપવામાં આવે છે આપણે અહીં સુપરપોઝિશન પ્રમેયનો ઉપયોગ કરીને ix કરવો તે શોધવાનું છે આમ તે કિસ્સામાં આપણે શું કરીશું એક સમયે એક સ્રોત પર વિચાર કરીશું એકવાર આ વોલ્ટેજ સ્ત્રોતને ધ્યાનમાં લઈશું અથવા કરંટ સ્રોતને ધ્યાનમાં લઈશું જ્યારે વોલ્ટેજ સ્ત્રોતને ધ્યાનમાં લો ત્યારે આ ઓપન રહેશે જ્યારે કરંટ સ્રોતને ધ્યાનમાં લેશે આ સમયે શોર્ટ લેવામાં આવશે દરેક કેસ ix બદલાશે આમ ix મૂળભૂત ઉદાહરણ તરીકે ix ' ix " બનશે આ તો ચાલો આપણે કેવી રીતે પકડી રાખે આમ આ કિસ્સામાં સર્કિટ છે કે જેની સાથે ડીપેન્ડેન્ટ વોલ્ટ તરીકે કહેવામાં આવ્યું છે તે બાકી હોવું જ જોઈએ કે જે ix છે ix ' ix " હવે આકૃતિ 4 7 માં બતાવ્યા પ્રમાણે ફક્ત 4 એમ્પીયર કરંટ સ્રોતને કારણે ix ' કરંટ થી 5 Ω અવરોધમાં છે હવે આપણે સુપરપોઝિશન લાગુ કરી રહ્યા છીએ આમ આ વોલ્ટેજ આ વોલ્ટેજ સ્રોત અહીં શોર્ટ કરવામાં આવે છે વોલ્ટેજ સ્ત્રોત અહીં શોર્ટ કરી શકાય છે આમ વોલ્ટેજ સ્રોત અહીં શોર્ટ કરવામાં આવે છે અમે ફક્ત કરંટ ને શોર્ટ કર્યું છે જ્યારે 4 એમ્પીયર કરંટ સ્રોત ફક્ત તે જ સમયે હોય છે આ કરંટ ix છે ix ix ' ix " ને કહ્યું અને તે જ રીતે અને બધા મેશ r મુજબ જે કરે છે કે i1 i2 i3 બતાવવામાં આવ્યું છે અને અહીં પણ ડીપેન્ડેન્ટ ડીપેન્ડેન્ટ અહીં છે તે પણ તે 5 ix ' હશે આમ તે ix નથી હવે તે ix છે તે જ રીતે જ્યારે વોલ્ટેજ સ્રોત હોય ત્યારે છે જ્યારે વોલ્ટેજ સ્રોત ત્યાં કરંટ છે ત્યાં કરંટ સ્રોત નથી જુઓ કરંટ સ્રોત નથી ત્યાં તે ઓપન છે તે સમયે તે ix " છે અને અહીં પણ તે r 5 ix " છે આમ આનો અર્થ એ કે આ સર્કિટ અને તે સર્કિટને ix 'અને ix' 'માટે હલ કરવી પડશે પછી તેને ઉમેરો અને સર્કિટ તરીકે આખા સમાન જવાબ મળશે આમ તેનો અર્થ એ કે પહેલા આ સર્કિટને હલ કરવી પડશે આ સર્કિટને હલ કરવી પડશે એક વસ્તુ ત્યાં છે કે આ બધી બાબતો લખેલી છે કે ત્યાં નોડ એ આમ આ 4 એમ્પીયર કરંટ આની જેમ ચાલે છે તો આ r 4 એમ્પીયર હશે અને આ i3 કરંટ કલોકવાઈઝમાં જે આપણે લીધી છે આમ આ i3 પણ નોડ દાખલ કરે છે અને ix નોડ પણ નોડ દાખલ કરે છે આમ જો નોડ A પર KCL લાગુ કરો તો તે r i3 ix ' બનશે બંને કરંટ દાખલ થઈ રહ્યા છે નોડ અને 4 એમ્પીયર નીકળી રહ્યું છે અને આ r 4 છે આમ આ સર્કિટને હલ કરવા માટે આ કેસમાં આ KCLને શું કહેવું જરૂરી છે આમ આ એક r માટે સમાન રીતે આ i1 4 એમ્પીયર માટે જો આ મેશને જુઓ આ i1 4 એમ્પીયર કારણ કે અહીં જ્યાં આ રીતે આગળ વધી રહ્યા છે આ 4 એમ્પીયર આ ઉપરની દિશામાં છે આમ i1 4 એમ્પીયર છે આમ બાકીના સરળતાથી કરે છે તે r KVL ને લાગુ કરી શકે છે અને KCL પણ આ નોડ પર કહ્યું છે અને તે મુજબ સર્કિટને હલ કરી શકે છે આમ આ બધી વસ્તુઓ આપેલ છે આમ જો તે પછી આ શું છે સર્કિટ 4 7 a 7 a અને આ સર્કિટ 7 b છે આમ તે મુજબ મેશ 2 માટે જ્યારે KVL લાગુ કરો ત્યારે અહીંનું સમીકરણ 3 મળશે અહીં તે સમીકરણ 3 મળશે હવે કૃપા કરીને અરજી કરો કારણ કે આ બધા KVL KCL પસાર થયા છે એ જ રીતે મેશ 3 માટે આ r ને શું કહે છે 5 આ ix નું બીજું એક સમીકરણ છે અને નોડ પર કોઈએ કહ્યું કે કે KCL લાગુ કરો જે 4 ix ' 5 છે આમ સમીકરણ 3 અને 4 માં અવેજી 2 અને 5 સમીકરણ છે આમ એક સાથે 2 સમીકરણો આપ્યા પછી તે r 3 i2 2 ix ' 8 અને i2 5 અને ix' એ 20 છે જો આ 2 સમીકરણો હલ કરશે તો ix ' 52 by 17 એમ્પીયર મળશે હવે ix " મેળવવા માટે અમે 4 એમ્પીયર કરંટ સ્ત્રોતને ફરીથી બંધ કરીએ તો તે સર્કિટ બની જાય છે જે આકૃતિ 7 b માં બતાવેલ છે જે આપણે બતાવ્યું છે તો અહીં પણ મેશ 4 માટે KVL લાગુ કરો અહીં જ્યાં આ સર્કિટ લે છે તે આને મેશ 4 કહે છે આ મેશ 4 છે આ મેશ 4 છે અને આ મેશ 5 છે બંને કેસોને અહીં લાગુ કરો અને તેને હલ કરો તો હવે આ બધાં સમીકરણો લખી શકશે આમ જો આવું કરો તો મેશ 4 તે 6 i4 i5 5 ix " એ 0 ની બરાબર બનશે તે જ રીતે મેશ 5 સમીકરણ લખો અને તે મેશ 5 જુઓ તે i5 ix " બનશે કારણ કે દિશા ફક્ત ચાલશે ઉપર અને નીચે તરફ જુઓ આમ આ સમીકરણ 9 અને 10 ને સ્થાનાંતરિત કરવાથી આ સમીકરણ મળશે કે 6 i4 4 ix ' 0 અને આ એક 20 આ ઉકેલો ix' ' 16 ભાગ્યા 17 એમ્પીયર મેળવશે આમ ix ix ' ix " 8 upon 17 એમ્પીયર જો આને હલ કરવામાં આવે તો આ સર્કિટ એક જ જવાબ મેળવશે 18 ભાગ્યા 17 એમ્પીયરમાં ફક્ત એક વધુ સરળ ઉદાહરણ જુઓ આકૃતિમાં બતાવેલ સર્કિટના સુપરપોઝિશન પ્રમેયનો ઉપયોગ કરીને નક્કી કરો ત્યાં 3 સ્રોત છે 2 ઈનડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોતો અને એક ઈનડીપેન્ડેન્ટ કરંટ સ્ત્રોત છે એક ઈનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે આમ એક સમયે એક લો આમ પ્રથમ 2 વોલ્ટેજ સ્ત્રોતો ફક્ત કરંટ સ્રોત છે ત્યાં શોર્ટ છે આમ આ એક સરળ વસ્તુ છે કારણ કે 6 Ω અને 8 Ω બંને r માં શ્રેણીમાં છે જો જો જુઓ કે બંને શ્રેણીમાં છે આમ 6 8 ખરેખર 14 Ω છે પરંતુ કોઈપણ રીતે કરંટ i1 શોધવા માટે છે આમ આ સર્કિટ 8 Ω આ વસ્તુ અને જ્યારે પ્રથમ કેસ કરંટ i1 છે કારણ કે i1 i2 i3 એ જ રીતે જ્યારે આ 16 વોલ્ટનો સ્રોત લેવામાં આવે ત્યારે તેનો અર્થ થાય છે પરંતુ કરંટ સ્રોત ઓપન છે અને જ્યારે અન્ય વોલ્ટેજ સ્રોતને શોર્ટ કરવામાં આવે છે તે જ રીતે ત્રીજા એક માટે 12 વોલ્ટ સ્રોત છે કરંટ સ્રોત ઓપન છે અને બીજો વોલ્ટ શોર્ટ વી શકાય છે આમ આ રીતે એક સમયના બાકીના એક સ્રોતને બંધ કરવામાં આવશે આમ અહીં ખૂબ સરળ શોધવા માટેની આ રીત i1 આમ જો આ વસ્તુ r1 હશે તે i1 શોધવાનો પ્રયાસ કરો આમ આ તે r 8 Ω અને 6 છે Ω મૂળભૂત રીતે તેઓ શ્રેણીમાં છે અને તેની સાથે અને તેનો અર્થ એ કે આ r 14 Ω છે અને આ r 2 Ω છે અને આ કરંટ સ્રોત ત્યાં છે આ કરંટ સ્રોત છે શું ત્યાં 6 એમ્પીયર મૂળભૂત રીતે આ બધી 3 વસ્તુઓ સમાંતર છે તો પછી i1 શું હશે આમ તે ફક્ત કરંટ ડીવીઝનની પદ્ધતિ છે આમ જો i1 ને શોધવાનો પ્રયત્ન કરો તો i1 2 ભાગ્યા 2 14 r 4 એમ્પીયર આવશે આમ મૂળભૂત રીતે તે 0 5 એમ્પીયર 16 64 ભાગ્યા 16 થઈ જશે આમ તે 2 r 8 8 બાય 16 0 5 એમ્પીયર જેટલું હશે આમ i1 એ 0 5 એમ્પીયર હશે આમ તે ખૂબ જ સરળ છે એ જ રીતે અહીં સીધા તે મળશે જે i2 હશે i2 મૂળભૂત રીતે r હશે જો 6 2 અને 8 બધા શ્રેણીમાં છે આમ 16 r 16 Ω આમ r i2 આ દિશામાં 1616 1 એમ્પીયર હશે આમ આ r 1 એમ્પીયર છે આમ તે r i2 છે અને પછી r i3 છે આમ આ કિસ્સામાં i3 અહીં આ કિસ્સામાં આ 6 આ 16 Ω r શ્રેણીમાં છે આમ મૂળભૂત રીતે જો KVL લાગુ કરો તો માફ કરશો તે 16 i3 હશે પછી ટર્મિનલ 12 0 આમ 3 3 by 4 એમ્પીયર આમ અહીં તે i3 0 75 એમ્પીયર બનાવી રહ્યો છે કારણ કે અહીં તે ટર્મિનલ છે જો KVLને આની જેમ લાગુ કરો તેનો અર્થ છે સુપરપોઝિશન પ્રમેય i1 i2 i3 છે આમ આ કિસ્સામાં r આ બધી બાબતોએ આ સર્કિટને તે સર્કિટ પર a b c બધું કહ્યું છે અને i1 ની ગણતરી પણ i2 ને i3 ને આપી છે તે 0 75 કહ્યું છે જો કોઈ સુપરપોઝિશન લાગુ પડે છે તો i1 i2 i3 તે 0 5 1 0 75 0 75 એમ્પીયર છે સૂચવે છે કે આ સર્કિટને સંપૂર્ણ રીતે હલ કરો આ બધા સ્રોતોને ધ્યાનમાં લઈને આ સર્કિટને હલ કરો અને જુઓ કે તે સમાન થઈ રહ્યું છે માફ કરશો આ સાથે અમને મળેલા સુપરપોઝિશન નો ઉપયોગ કરીને મૂલ્ય મળે છે